અહીં આપણે વ્યાખ્યાન 22 મા ગ્રાહકોને શિક્ષિત કરવાની વાત કરીશું આગળના વર્ગમાં આપણે ચર્ચા કરી કે આંતરિક ગ્રાહકો કે જે આંતરિક કર્મચારીઓ છે તેમને સંતુષ્ટ કરવાથી ગ્રાહકો સંતુષ્ટ થઈ શકે છે હવે બાહ્ય ગ્રાહકો એ સેવા નો બીજો ભાગ છે કે જેઓ સેવાઓનું સહ ઉત્પાદન કરે છે તો ચાલો હવે આપણે સેવાઓનો ગ્રાહકો સાથેના સહ ઉત્પાદન અને ગ્રાહક ભાગીદારીની વ્યૂહરચનાઓ પર વાત કરીએ અગાઉ જણાવ્યા પ્રમાણે આપણે સેવા વિતરણ માં ગ્રાહકો દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાની ચર્ચા કરીશું તમને યાદ હશે કે સેવાઓ કર્મચારીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે અને ગ્રાહકો દ્વારા વાપરવામાં આવે છે તેથી ગ્રાહકોએ ચોક્કસ સેવા સુવિધામાં તેમની અપેક્ષિત ભૂમિકાથી જાણકાર રહેવું પડશે ગ્રાહકોને સેવા પ્રક્રિયામાં યોગ્ય ભૂમિકા ભજવવા માટે યોગ્ય પ્રશિક્ષણ મળવું જરૂરી છે જેથી કરીને તેઓ સેવાનો લાભ મેળવી શકે મોટાભાગના ગ્રાહકો જીવનમાં આગળ વધવાની સાથે સાથે નવી ભૂમિકા શીખે છે પરંતુ નવી સેવા સુવિધામાં ભજવી શકે તેવી શ્રેષ્ઠ ભૂમિકાને તેઓ જાણતા નથી અહીં હોસ્પિટલ ફાર્મસીમાં દવાઓ મેળવવા લાઈનમાં રાહ જોતા ગ્રાહકોના ઉદાહરણ લઇએ સામાન્ય રીતે ગ્રાહક દવા મેળવવા માટેની ચીઠ્ઠી દુકાનદારને સોંપીને દવાઓની ડિલિવરી મેળવવા માટે કાઉન્ટર ઉપર બેચેનીથી રાહ જોશે હવે જો ત્યાં બીજા ઘણા લોકો પણ તેમની દવાઓ ની રાહ જોતા હશે તો ત્યાં ઉભેલા દરેક વ્યક્તિએ દવાઓ મેળવવા માટે લાંબા સમય સુધી કતારમાં ઊભા રહેવું પડશે આ પરિસ્થિતિમાં રાહ જોતા દર્દીઓ માટે કાઉન્ટર પાસે થોડી ખુરશી મૂકી શકાય પરંતુ આ પરિસ્થિતિમાં તેઓ બેસવાનો વિચાર કરશે નહીં પરંતુ તેઓ કાઉન્ટર પાસે બેચેનીથી ઊભા રહીને તેમનો વારો આવે તેની પ્રતીક્ષા કરશે બીજા ગ્રાહકોને પણ લાઇનમાં ઉભા રહીને જ દવાઓ મળે છે ફાર્મસીના કર્મચારીઓ પોતાની આળસના લીધે દવાઓ પહોંચાડી નથી શકતા અને આ પરિસ્થિતિ દરેક હોસ્પિટલ ફાર્મસીની છે સામાન્ય રીતે શહેરની મોટાભાગની હોસ્પિટલ ફાર્મસીમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે ગ્રાહકો બેચેનીથી ઊભા રહેવાના બદલે બેસવાનું કેમ પસંદ કરતા નથી આનું કારણ એ છે કે તેમને આવું કરવાની સલાહ આપવામાં આવતી નથી જ્યારે ગ્રાહકોને યોગ્ય પદ્ધતિ અનુસાર બેસાડવામાં આવે ત્યારે ગ્રાહકો માને છે કે ફાર્મસી કર્મચારીઓ તેમની દવાઓની વિનંતી વહેલી તકે પૂરી કરવાનો પ્રયત્ન કરશે ડિલિવરી કાઉન્ટરની આસપાસ ભીડ ભેગી કરવાના બદલે ગ્રાહકો શાંતિથી બેસશે અને ધીરજથી રાહ જોશે તેનાથી ગ્રાહકોનો સંતોષ વધશે કારણ કે તેઓ બેચેનીથી ઊભા રહેવાના બદલે ધીરજથી બેસશે આ કિસ્સામાં યોગ્ય વાર્તાલાપ અને કર્મચારી તાલીમ ગ્રાહકોને વધુ સારો અનુભવ આપવામાં મદદ કરશે અને ગ્રાહકો પણ આ પદ્ધતિથી વધારે સંતુષ્ટ થશે તેથી જ એવું માનવામાં આવે છે કે ગ્રાહક શિક્ષણ એ શ્રેષ્ઠ સેવા વિતરણ માટેનું મહત્વનું પાસું છે આ વિશેની ચર્ચા નીચેના ફકરાઓમાં કરવામાં આવી છે તેથી જ અગાઉ કરેલી ચર્ચા મુજબ ગ્રાહકો વસ્તુ ઉત્પાદન કરતા સેવાના ઉત્પાદનમાં વધુ સારી રીતે ભાગ લે છે કારણકે સેવાનો ઉત્પાદન અને વપરાશ એક સાથે થાય છે એ જણાવે છે કે ગ્રાહકો સામાન્ય રીતે સેવાના પરિણામથી વધુ સંતુષ્ટ હોય છે કારણ કે તેઓ સેવા ઉત્પાદનમાં પોતાનું યોગદાન આપે છે તેથી જ જ્યારે સેવાના પરિણામ અપેક્ષા કરતાં સારું હોય તો ગ્રાહકો તેનો શ્રેય લે છે અને જ્યારે પરિણામ અપેક્ષા કરતાં ખરાબ હોય તો તેઓ પોતાને દોષ આપે છે છતાં ઘણા ગ્રાહકો સેવાના ઉત્પાદનમાં ભાગ લેવાનું પસંદ કરતાં નથી ઉપરાંત તેઓ સેવા કર્મચારી પાસેથી જ સંપૂર્ણ સેવા આપવાની અપેક્ષા રાખે છે તથા સેવા માટે જરૂરી યોગ્ય કિંમતની ચુકવણી પણ કરે છે ગ્રાહકો સેવા ઉત્પાદનમાં પોતાનું યોગદાન આપીને સેવાને મૂલ્યવાન બનાવે છે ત્યારે તેઓ સાચા અર્થમાં સેવાનો આનંદ માણી શકે છે ઉદાહરણ તરીકે ઘણા ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા તેઓ બેંકની કામગીરી તથા ટિકિટ બુકીંગ જેવી પ્રવૃત્તિઓ કરે છે તથા સેવા કર્મચારીઓની ભાગ્યે જ મુલાકાત લે છે તમે એ નોંધ્યું હશે કે સહ ઉત્પાદન સિવાયના ગ્રાહકોના બીજા અન્ય વિભાગો છે જેની ઓળખ 1998માં મ્યુટર અને બીટનરે આપી હતી આગળની સ્લાઈડમાં સહ ઉત્પાદન અને ગ્રાહકોને તૈયારીના આધારે કરવામાં આવેલા સેવાના છ વિભાગોની ચર્ચા કરેલ છે ગ્રાહકોના અમુક જુથ સેવા કર્મચારી પાસેથી સંપૂર્ણ સેવાની માંગ કરે છે જ્યારે કેટલાક જૂથ આંશિક સેવાની અપેક્ષા રાખે છે કેટલાક ગ્રાહકો સ્વ સેવાનો આનંદ માણે છે આ કિસ્સામાં કંપનીનું લક્ષ્ય હોવું જોઈએ આ વસ્તુને આપણે ત્યારે જ સમજી શકે જ્યારે આપણે યોગ્ય માર્કેટિંગ અભિગમ શીખ્યા હોઈએ કોઈ પણ ગ્રાહકલક્ષી કંપની દરેક ગ્રાહકના જૂથને સમજી તેમની અપેક્ષાઓને જાણી અને તેને અનુરૂપ સેવાઓ પૂરી પાડે છે તથા તે પ્રમાણે સેવાઓનું મૂલ્ય માંગે છે આનાથી ગ્રાહકોને સંતોષ થશે કારણકે તેમને તેમની ઇચ્છાને અનુરૂપ સેવા પ્રાપ્ત થાય છે હવે આપણે ગ્રાહક સહ ઉત્પાદન સાતત્ય દર્શાવતી આકૃતિ પર નજર કરીએ તો અહીં નારંગી રેખા એક થી છ પ્રકારના સહ ઉત્પાદન સાતત્યનું વર્ગીકરણ દર્શાવે છે તેમાં સૌપ્રથમ છે ગ્રાહક ઉત્પાદન અથવા સેવા દાખલા તરીકે પેટ્રોલ પંપ પર ગ્રાહક જાતે ગાડીમાં પેટ્રોલ ભરે છે ત્યારબાદ કાર્ડ દ્વારા પૈસાની ચુકવણી કરે છે છેલ્લા વર્ગીકરણમાં કંપની સેવાનું ઉત્પાદન કરે છે તેને કહેવાય છે સંપૂર્ણ સેવા પેટ્રોલ પંપના કર્મચારી ગાડીમાં પેટ્રોલ ભરીને પૈસા લે છે આ કંપની દ્વારા આપવામાં આવતી સંપૂર્ણ સેવાનો ઉદાહરણ છે આગળ આપેલ ઉદાહરણ સ્વ સેવાનું ઉત્પાદન બતાવે છે જ્યારે અહીં આપેલ ઉદાહરણ એ સંપૂર્ણ સેવાનું ઉત્પાદન બતાવે છે આ બંનેની વચ્ચે ચાર બીજા વર્ગીકરણ છે બીજું વર્ગીકરણ દર્શાવે છે કે ગ્રાહક ગાડીમાં પેટ્રોલ પૂરે છે અને સ્ટેશનમાં જઈને પૈસા ચૂકવે છે ત્યારબાદ નું ઉદાહરણ છે ગ્રાહક પેટ્રોલ પૂરે છે અને કર્મચારી ગ્રાહક પાસેથી પૈસા લે છે ચોથુ છે સેવા કર્મચારી ગાડીમાં પેટ્રોલ પૂરે છે અને ગ્રાહક કાર્ડ થકી આપોઆપ પૈસાની ચુકવણી કરે છે પછીના વર્ગીકરણમાં સેવા કર્મચારી પેટ્રોલ પૂરે છે અને ગ્રાહક સ્ટેશન પર પૈસાની ચુકવણી કરવા જાય છે ત્યાર બાદ છેલ્લા વર્ગીકરણમાં કંપની ગ્રાહકને સંપૂર્ણ સેવા પૂરી પાડે છે આ તમામ બાબતો ગ્રાહક ઉત્પાદન સાતત્ય દર્શાવે છે આ વર્ગમાં સેવાઓના ગ્રાહક સાથેના ઉત્પાદનના મુદ્દાની ચર્ચા કરી આગામી વર્ગમાં વિવિધ ગ્રાહક સહભાગી વ્યૂહરચનાઓ ની ચર્ચા કરીશુ તો ગ્રાહકોની ભાગીદારીની વ્યૂહરચના શું છે ગ્રાહકોની ભૂમિકા સુનિશ્ચિત કરો તેમને યોગ્ય તાલીમ અને પુરસ્કાર આપો ગ્રાહકોના વૈવિધ્યતાને અનુરૂપ તેમનું યોગ્ય સંચાલન કરો એક વખત ગ્રાહકોની સેવા ઉત્પાદનની ભાગીદારીની પસંદગીઓ ખબર પડી જાય પછી તેના આધારિત ગ્રાહક ભાગીદારીની વ્યૂહરચના નો ઉપયોગ કરવો જોઈએ નીચેના ફકરામાં તેના વિશે ચર્ચા કરવામાં આવી છે ગ્રાહકોની ભૂમિકા સુનિશ્ચિત કર્યા બાદ તેમની સેવા ઉત્પાદનમાં ભાગીદારી ગ્રાહકો પર ન છોડવી જોઈએ અન્યથા તેની સેવા ગુણવત્તા સેવા કર્મચારીની ઉત્પાદકતા ગ્રાહકોના સેવા ધારણા તથા સેવામાં સંતોષ પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહેલ છે સેવા વિતરણની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને ભૂમિકાઓનું આયોજન કરવું જોઈએ ગ્રાહકોની ભૂમિકા જંજીર હોટલમાં આપેલ ઉદાહરણ જેવી હોવી જોઈએ જેમાં ગ્રાહકો પોતાની જાતને જ મદદ કરે છે અથવા આલ્કોહોલિક ઉદાહરણ કે જેમાં એક ગ્રાહક બીજા ગ્રાહકને મદદ કરે છે તેવી હોવી જોઈએ કંપની ગ્રાહકોને પુરસ્કારીત કરીને કંપનીની જાહેરાત કરવા પ્રેરિત કરી શકે છે દાખલા તરીકે કંપની ગ્રાહકોને તેમની વર્ષગાંઠમાં ડિસ્કો માં મફત પાસ આપી શકે છે તથા ગ્રાહકોને તેમના મિત્રોને પણ મફતમાં ડિસ્કો માં લાવવા વિનંતી કરી શકે છે આમ કરવાથી કંપનીને નવા અને વધારાના ગ્રાહકો મળશે તેવી જ રીતે જો ગ્રાહકો બીજાને કંપની ની સેવા લેવાની ભલામણ કરે તો તેનાથી કંપનીને બે ફાયદા થઈ શકે છે એક કંપનીને નવા ગ્રાહકો મળે અને બીજું પુરસ્કાર મળવાના સુખદ અનુભવ સાથે જૂના ગ્રાહકો કંપની સાથે જોડાયેલા રહે છે એકવાર સેવા ઉત્પાદનમાં ગ્રાહકોની ભૂમિકા સુનિશ્ચિત થવાથી કંપનીને અને ગ્રાહકોને તેનાથી થતા ફાયદાની ખાતરી પણ થઈ જાય છે સેવાના ઉત્પાદનથી ગ્રાહકોને પણ લાભ થાય છે જેમ કે સેવા લેવા માટેની કતારમાં રાહ જોવાનો સમય બચે છે આ તબક્કે કંપનીએ એ નક્કી કરવું પડશે કે બચત વેતનમાં થી કેટલા લાભ ગ્રાહકોને આપી શકાય હવે નો મુદ્દો છે ગ્રાહકોને અપાતુ શિક્ષણ તાલીમ અને પુરસ્કાર કંપનીએ ગ્રાહકોને તેમની ભૂમિકા અસરકારક રીતે નિભાવવા માટે યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવી જોઈએ આગળ જણાવ્યું તે મુજબ ગ્રાહકોની મહત્તમ ઉત્પાદકતા ગુણવત્તા અને સંતોષની ખાતરી કરવા માટે આ પગલું અત્યંત મહત્વનું છે આ તબક્કે ગ્રાહક માટે લખાણ પત્ર તૈયાર કરવામાં આવે છે અને ગ્રાહકને તાલીમ આપવાની પદ્ધતિ નક્કી કરવામાં આવે છે ધુમ્રપાન અને ગ્રાહકોના આગમનના સમયને સંબંધિત યોગ્ય આચાર સહિતા પણ ગ્રાહકો માટે સ્થાપિત કરવામાં આવી છે ઉપરાંત ગ્રાહકો સ્વીકારી શકે અને પાલન કરી શકે તેવા વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવે છે દાખલા તરીકે જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટીએમ સેવાઓ શરૂ કરી ત્યારે તેના કર્મચારીઓએ વૃદ્ધ ગ્રાહકો પાસે જઈને તેમને એટીએમનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપી તથા આ સુવિધાનો ઉપયોગ કરવાના ફાયદા અને પુરસ્કારો પણ સમજાવ્યા જો કોઇ કારણોસર ગ્રાહકો આ પ્રકારની સેવાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય તો તેમને મદદ કરવા માટે તેમને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા જેથી કરીને ગ્રાહકો નિશ્ચિંત થઈ જાય તથા આરામ સુરક્ષા અને આત્મવિશ્વાસ સાથે સેવાનો ઉપયોગ કરી શકે આમ કરવાથી સેવાના સહ ઉત્પાદનના લાભ ગ્રાહકોની ભાગીદારીને રસપ્રદ અને સંતોષકારક બનાવે છે ત્રીજું છે ગ્રાહકોના વૈવિધ્ય સાથે સુસંગતતા કેળવવી જ્યારે વિવિધ પ્રકારના ગ્રાહકો કંપનીની સેવાનો લાભ લેતા હોય છે ત્યારે તેમની સાથે સુસંગતતા કેળવવી પડે છે સૌથી સહેલી પદ્ધતિ છે ગ્રાહકોને તેમના રુચિ પ્રમાણે વર્ગીકૃત કરવા અને રુચિ અનુરૂપ સર્વિસ સ્કેપ ડિઝાઇન કરવું બીજી પદ્ધતિ છે ગ્રાહકોના જુદા જુદા જૂથ બનાવવા અને અલગ અલગ સમયે તેમની અનુકૂળતા મુજબ સેવા પૂરી પાડવી સેવા કર્મચારીની પસંદગી ગ્રાહકોના જૂથ સાથે સુસંગત થાય તેવી રીતે કરવી જોઈએ બસ તથા વિમાન દ્વારા મુસાફરી કરતી વખતે ગ્રાહકોને સમાન સેવાઓની સુવિધાનો ઉપયોગ કરવો પડે છે આ કિસ્સામાં સુસંગતતાનું સંચાલન કરવું મુશ્કેલ બની જાય છે આ કિસ્સાઓમાં ગ્રાહકો માટે આચારસંહિતા ઘડવી જરૂરી હોય છે જેથી કરીને ગ્રાહકોને અન્ય ગ્રાહકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બનવાની તાલીમ આપી શકાય અને તેમને સારી સેવાનો અનુભવ પ્રાપ્ત કરવાનો આનંદ આપી શકાય આગળના વર્ગમાં આપણે સેવા વિતરણની ચેનલોના સંચાલન વિશે વાત કરીશું મને સાંભળવા બદલ આભાર મને આશા છે કે આ વ્યાખ્યાન આપને મદદરૂપ રહેશે